ચાલો હવે રેફરન્સ સેલ પદ્ધતિની ચર્ચા કરીએ વોલ્ટેજ સ્કેલિંગ ને બદલે હવે આપણે કરંટ સ્કેલિંગ પર ધ્યાન આપીશું અમે આ ફોટોવોલ્ટેઇક મોડ્યુલ સિસ્ટમ નો ઉપયોગ કરીશું આ પીવી સેલ છે આ બફર કેપેસિટીન્સ છે અને તે ટર્મિનલ એક્રોસ છે અને DC to DC કન્વર્ટર જે પીવી મોડ્યુલ અને લોડ R0 વચ્ચેના ઇન્ટરફેસ તરીકે કાર્ય કરે છે DC DC કન્વર્ટર પાસે કંટ્રોલ ઇનપુટ છે d હવે આ PV સિસ્ટમ માટે IV કેરેકટરીસ્ટીક દોરીએ અહીં આપણી પાસે આ IV કેરેકટરીસ્ટીક છે અને આ PV કેરેકટરીસ્ટીક છે ચાલો હું એક લાઈન દોરીશ તેથી મારી પાસે પીક પાવર પોઇન્ટ હોય અને પછી આ લાઇન વળાંક પર IV કર્વ ને છેદે તે પીક પાવર પોઇન્ટ ને અનુરૂપ ઓપરેટિંગ પોઇન્ટ છે હવે એક લાઇન જે આને આવી રીતે સાથે જોડાય છે તે 1RT લોડ લાઇન છે અને આ તે લોડ લાઇન છે કે જેના પર ઓપરેટિંગ પોઇન્ટ મહત્તમ પાવર આપે છે હવે આ ઓપરેટિંગ પોઇન્ટ થી હું એક આડી લાઈન દોરું છું અને હું તે મહત્વનું પેરામેટ્રિક પોઇન્ટ સૂચવું છું જે ISC છે તેથી હું તેને ISC તરીકે ચિહ્નિત કરીશ જેમ કે આપણે અહીં voc આપ્યો હતો આ ISC પોઈન્ટ IV કેરેકટરીસ્ટીક નો છે અને પછી આ બિંદુ અહીં Y ઇન્ટરસેપ્ટ Im છે Im એ પીક પાવર પોઇન્ટ ને અનુરૂપ કરંટ છે હવે જેમ vm અને voc વચ્ચે આપણી પાસે સંબંધ હતો તેમ Im અને ISC વચ્ચે સંબંધ છે જ્યાં આપણે શકીએ કે ImISC રેશિયો કોનસ્ટન્ટ છે હવે માનો કે જો ઇન્સ્યુલેશન બદલાય છે તો આપણી પાસે જુદા જુદા ઇન્સ્યુલેશન માટેની કેરેકટરીસ્ટીક છે તેથી ISC પોઇન્ટ લીનીઅર રીતે બદલાય છે જ્યારે voc પોઇન્ટ લોગરીધર્મિક રૂપે બદલાય છે અને આ ઇન્સ્યુલેશન માટે પાવર કર્વ હું ડોટેડ આ રીતે કરું છું અને તમે તેને ઉપરની તરફ લઇને અને આડો દોરો ત્યારે તમારી પાસે મહત્તમ પાવર પોઇન્ટ અહીં ક્યાંક હશે તેથી તમારી પાસે Im તરીકે નવો Imn હશે અને આ ISC નવું ISCn હશે અને આ ઇન્સ્યુલેશન માટે પીક પાવર પોઇન્ટ ને અનુરૂપ લોડ લાઇન આ રીતે પસાર થશે અને આ નવો 1RT અથવા RTn હશે તેથી આ નવા ઇન્સ્યુલેશન માટે છે કોઈપણ ઇન્સ્યુલેશન માટે તમારી પાસે આ પ્રકારના કર્વ નો સમૂહ હશે હું તમારું જે જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગું છું તે આ છે આપેલ ઇન્સ્યુલેશન માટે ચોક્કસ સેટના Im અને ISC માટે mn અને ISCn વચ્ચેના ચોક્કસ સેટના સંબંધ તેથી આપણે નીચેની ધારણાનો ઉપયોગ કરીશું હકીકતમાં આ ધારણા આપણે કરેલા વોલ્ટેજ ધારણા કરતા વધારે મજબૂત છે Im by ISC Im ISC જે નવા Im by નવા ISC Im new ISC new બરાબર હોય અથવા કોઈપણ અન્ય Imn અને ISCn જોડી ની બરાબર હોય છે તેનું કોનસ્ટન્ટ નું મૂલ્ય k જેટલું છે અને લગભગ 0 9 જેટલું છે એકવાર તમે તેની ડેટા શીટમાંથી PV પેનલ પસંદ કરી લો પછી તમે ખાતરી કરી શકો છો કે આ કોનસ્ટન્ટ નું મૂલ્ય શું છે મારી પાસે અહીં આ PV સિસ્ટમ માટે છે ડ્યુટી સાઇકલ તે કેવી રીતે પેદા થાય છે વોલ્ટેજ સ્કેલિંગ પદ્ધતિની જેમજ મારી પાસે એક રેફરન્સ છે અને મારી પાસે એક ફીડબેક છે રેફરન્સ અને ફીડબેક શું છે તેનો નિર્ણય લઈશું એરર PI કંટ્રોલરને જાય છે PI કંટ્રોલરનું આઉટપુટ ત્રિકોણાકાર કેરીઅર આઉટપુટ સાથે સરખાવાય છે જેનું જોડાણ PWM સાથે હશે જે ડ્યુટી સાઇકલ ઇનપુટ સાથે જોડાયેલ છે જે આ ચોક્કસ સિસ્ટમ માટે RT મોડ્યુલેટ કરશે હવે ચાલો જોઈએ કે રેફરન્સ તરીકે આપણે શું આપવું છે અને તમે ફીડબેક સિગ્નલ તરીકે શું આપવા માંગો છો નિયમનો વિચાર કરો કે જેની આપણે હમણાં જ ચર્ચા કરી હતી જ્યાં Im બાય ISC નું મૂલ્ય કોનસ્ટન્ટ k બરાબર છે અથવા Im એ K ગણો ISC બરાબર છે આપેલ ઇન્સ્યુલેશન પર પેનલ માટે ISC એ શોર્ટ સર્કિટ કરંટ છે હવે હેતુ શું છે આપણે શું કરવા માંગીએ છીએ આપણે તે જોવા માંગીએ છીએ કે કરંટ જે પેનલ દ્વારા વહેતું હોય છે તેનું મૂલ્ય Im થવું જોઈએ આપવામાં આવેલા કોઈપણ ખાસ સોલ્યુશનમાં માટે પેનલમાંથી વહેતું પ્રવાહ તે ઇન્સ્યુલેશન માટેના Im મૂલ્યને અનુરૂપ હોવું જોઈએ આવા કિસ્સામાં જો Im મૂલ્ય વહી રહ્યું છે તો પછી ઓપરેટિંગ બિંદુ ક્યાંક પીક પાવર પોઇન્ટની નજીક અથવા ખૂબ નજીક હશે અને લોડ લાઇન જે PV ને દર્શાવે છે તે આપમેળે મહત્તમ પાવર પોઇન્ટને અનુરૂપ લોડ લાઇન જ થશે તેથી આપણે કહી શકીએ કે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ પ્રાપ્ત કરવા માટે ટર્મિનલ પ્રવાહ iT નું મૂલ્ય Im જેટલું હોવું જોઈએ તેથી આ બે વેરીએબલ નો ઉપયોગ કરીને તમે કહી શકો છો કે મારે ફીડબેક સિગ્નલ આપવાની જરૂર છે તે પીવી પેનલ દ્વારા વહેતું કરંટ છે તેથી હું એમ કહી શકું છું કે હું ફીડબેક સિગ્નલ તરીકે iT પસંદ કરીશ અને રેફરન્સ સિગ્નલ તરીકે Im પસંદ કરીશ તર્ક એ છે કે Im એ રેફરન્સ સિગ્નલ છે જેથી ફીડબેક મૂલ્ય એ રેફરન્સ મૂલ્ય ને અનુસરવા અથવા તેના જેટલું થવું પડશે તેમ માની શકાય જો આ મુલ્ય અલગ છે તો ત્યાં એરર છે PI કંટ્રોલર આ કેરીઅરને મોડ્યુલેટ કરશે અને PWM ચોક્કસ ડ્યુટી સાઇકલ સાથે જનરેટ કરશે જે RT એવી રીતે મોડ્યુલેટ કરશે કે જેથી અહીં એરર શૂન્ય થશે આવી સ્થિતિ હેઠળ iT એ Im સાથે મેચ કરશે અને તેનો અર્થ એ છે કે PV પેનલમાંથી અહીં વહેતું iT એ Im મૂલ્ય જેટલું અથવા મહત્તમ પાવર પોઇન્ટ ને અનુરૂપ હશે જેનો અર્થ એ થાય છે કે પેનલ લોડને પીક પાવર પોઇન્ટ આપી રહ્યું છે હવે તમે આ Im કેવી રીતે મેળવશો તેથી પ્રથમ અલબત્ત તમારે કરંટ iT ને માપવાની જરૂર છે કારણ કે આ કરંટ iT ને ફીડબેક માં આપવો પડશે તમે તે કેવી રીતે માપશો અહીં iT કોઈપણ શંટને રેંટિસ્ટર મૂકીને માપી શકાય છે અને વોલ્ટેજ જે તેના દ્વારા વહેતા પ્રવાહના પ્રમાણસર છે અને તેનો ઉપયોગ કરીને અથવા હોલ સેન્સરનો ઉપયોગ કરી કરંટ માપી શકાય છે અલબત્ત વાયર માં પસાર થતા ડીસી કરંટને પણ ફીડબેક કરંટ તરીકે આપી શકાય છે હવે હું Im કેવી રીતે જનરેટ કરું તેથી હું જાણું છું કે Im એ ISC માંથી પ્રાપ્ત કરી શકાય છે જે ISC અને K નો ગુણાકાર બરાબર હશે આ સંબંધનો ઉપયોગ કરીને Im મેળવી શકાય છે હવે આ સિસ્ટમ કાર્ય કરશે જો તમને ખબર હોય કે ISC શું છે ISC એ શોર્ટ સર્કિટ કરંટ છે જે ઇન્સ્યુલેશનના આધારે અલગ અલગ હશે તેથી આ પેનલનો શોર્ટ સર્કિટ કરંટ કેવી રીતે મેળવવો હું આ પેનલને સીધા શોર્ટ સર્કિટ કરી શકતો નથી કારણ કે તે કિસ્સામાં લોડમાં કોઈ પાવર ટ્રાન્સફર થશે નહીં તેથી અમારી પાસે એક રેફરન્સ સેલ હોવો જરૂરી છે તેથી હું બીજો એક નાનો સેલ મૂકીશ એક રેફરન્સ સેલ જે આ પાવરની પહોચાડતા PV એરે ની અથવા પીવી મોડ્યુલ ની પડોશમાં છે હવે આ રેફરન્સ સેલ કોઈ શક્તિ પ્રદાન કરશે નહીં તે એક નાનો સેલ હશે આ સેલને હું શોર્ટ સર્કિટ કરવા જઇશ તમે ટર્મિનલ્સને શોર્ટ કરો છો અને ISC મેળવવા માટે આ શોર્ટ સર્કિટ કરેલા રેફરન્સ સેલ નો ઉપયોગ કરો છો તમે હોલ સેન્સર અથવા સમાન પ્રકારની પદ્ધતિ દ્વારા કરંટને સમજો છો અને તેને ISC સાથે કનેક્ટ કરો છો અને આ ISC મુખ્ય PV એરેના શોર્ટ સર્કિટ પ્રવાહનું જેટલું જ હોય જો આ બંને સેલ સમાન ઉત્પાદન અને સમાન ડેટા શીટ સ્પેસીફીકેશન ના હોય તો હવે આ ISC ને સ્કેલ કરવાથી Im બને છે જે આ કંટ્રોલ સર્કિટ માટે કોઈ રેફરન્સ આપે છે અને તે આખરે Im જેટલો જ થવાનો પ્રયત્ન કરશે હવે આ તમને વોલ્ટેજ સ્કેલિંગ ની તુલનામાં વધુ સારું પ્રદર્શન આપે તેવું માનવામાં આવે છે કારણ કે આ સંબંધ વધુ સચોટ છે Im એ K ISC બરાબર છે જે vm by voc કરતાં વધુ ચોક્કસ છે તેથી મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ પ્રાપ્ત કરવાની આ પદ્ધતિને કરંટ સ્કેલ સાથે કરંટ સ્કેલિંગ પદ્ધતિ રેફરન્સ સેલ પદ્ધતિ કહેવામાં આવે છે